ચાલો હવે એનાલોગ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા સ્પેસ વેક્ટર PWM જનરેશન ની ચર્ચા કરીએ આનો સૂચિત અર્થ એ થાય કે ડિસ્ક્રિટકિસ્સા માં આપણે ઓપેમ્પ નો ઉપયોગ કરીશું સિદ્ધાંત સમાન છે રજિસ્ટર ની તુલના કરવાને બદલે આપણે ફક્ત ઓપેમ્પ નો કંપેરેટર તરીકે ઉપયોગ કરીશું અને ટાઈમરને બદલે અમે ટ્રાયેન્ગલ વેવ જનરેટર નો ઉપયોગ કરીશું આ સમયગાળા Ts જેવા ટ્રાયેન્ગલ કેરિયર ને ધ્યાનમાં લો અને પછી આ ટ્રાયેન્ગલ કેરિયર માંથી હું બીજું ટ્રાયેન્ગલ કેરિયર ઉત્પન્ન કરીશ જે આ રીતે સહેજ ઓફસેટ કરવામાં આવ્યું છે કારણ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે અને ચાલો આપણે કહીએ કે હવે હું આની તુલના કેટલાક મોડ્યુલેટિંગ સિગ્નલ vc સાથે કરું છું ચાલો હવે હું ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ ને છોડું દરેક કેરિયર ના સંદર્ભમાં મોડ્યુલેટિંગ સિગ્નલના ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ ને નીચે મૂકું વાદળી ટોચ નો કેરિયર અને લીલો નીચેનો કેરિયર ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ આ જેવા છે હું તેમને નીચે ઉતારી રહ્યો છું અને મને બે અક્ષો સમય અક્ષો બંને સમય અક્ષો છે અને ચાલો કહીએ કે એક ટોપ સ્વીચ નું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અને બીજો એક ઇન્વર્ટરના એક આર્મ નીચે ની સ્વિચ માટે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે તો ચાલો આપણે કહીએ કે આ એક ઇન્વર્ટર છે આ ઉપર ની સ્વીચ છે આ નીચે ની સ્વીચ છે તો ચાલો આપણે કહીએ કે ઉપરની સ્વીચ હું આના જેવું કંઇક કોમ્પેરેટર પ્લસ માઇનસ વાપરીશ અને ચાલો કહીએ કે જો હું તેને vc તરીકે બોલાવીશ તો હું vc ને પોઝિટિવ અને નેગેટિવ પિન આપીશ હું આ રીતે વાદળી ટ્રાયેન્ગલ કેરિયર આપીશ હવે આઉટપુટ શું છે જે ઉપરના સ્વિચ પર જવાનું છે તેને ea કહો હવે જ્યારે પણ vc ટ્રાયેન્ગલ કેરિયર કરતા વધારે હોય ત્યારે તે વધુ હશે તેથી vc વાદળી ટ્રાયેન્ગલ કેરિયર કરતા વધારે છે તે વધારે છે તમે જુઓ ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ અહીં વાદળી છે તે નીચે જશે અને પછી ફરી આ પોઈન્ટ્સ એ આવશે અને પછી અહીં નીચે જાઓ આ રીતે આવો હવે નીચેની સ્વિચ માટે હું આની જેમ બીજા કોમ્પેરેટર નો ઉપયોગ કરીશ અને હવે હું માઈનસ Vc અને પ્લસ માટે હું તે લીલું ટ્રાયેન્ગલ કેરિયર આપીશ જે એક ઓફસેટ છે તેથી જો તે હતું તો આ એક બાર હશે તેથી હવે એક બાર તેથી જ્યારે પણ ટ્રાયેન્ગલ vc કરતા વધારે હોય તો તે પોઝિટિવ રહેશે તેથી તમે અહીં ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ જુઓ તે આ સમયે આ રીતે પોઝિટિવ રહેશે તેથી હવે તમે આનું સુંદર પાસું જોશો કે ટ્રાન્સીશન દરમિયાન આ સીધું 180ડિગ્રી ઈન્વર્જન નથી જેમ કે હું પહેલાં કહું છું તમારે આ ડેડ ટાઈમ આપવો પડશે જ્યારે આ ટ્રાન્સીશન ઓન થી ઑફ થાય છે અને આ ટ્રાન્સીશન ઑફ થી ઓન થાય છે ત્યાં એક સમયગાળો છે જેને ડેડ ટાઇમ કહેવામાં આવે છે તેવી જ રીતે જ્યારે હાઈ થી લો ટ્રાન્સીશન થાય છે અને આ લો થી હાઈ આવે છે ત્યાં એક સમયગાળો હોય છે જ્યારે ડેડ ટાઇમ હોય છે ત્યારે બંને બંધ હોય આને ડેડ ટાઇમ કહેવામાં આવે છે જેથી સ્ટેટ ને બદલવા માટે ઉપર અને નીચે સ્વીચોને પૂરતો સમય આપવામાં આવે કારણ કે તેમની પાસે નિશ્ચિત રાઇઝ ટાઈમ અને ફોલ ટાઈમ છે તેઓ પ્રેકટીકલ સ્વીચો છે તેથી આ કહેવામાં આવે છે આ સમય અંતરાલને ડેડ ટાઇમ કહેવામાં આવે છે તમે આ રીતે એનાલોગ કેસમાં ડેડ ટાઇમનો સમાવેશ કરો છો સમાન ફ્રેકવંસી ના બે કેરીઅર્સ વચ્ચે આ નાના ઓફસેટ નો પરિચય આપીને જ્યાં આ કેસની જેમ ડિસ્ક્રિટકિસ્સા માં તમે નાના લો બીટ કાઉન્ટ કાઉન્ટર ધરાવતા ડેડ ટાઇમ નો સમાવેશ કરો છો અને કાઉન્ટ ના મૂલ્યને એડજસ્ટ કરીને ડેડ ટાઇમ ની રજૂઆત કરો આ સિદ્ધાંતમાં તે રીતે એનાલોગ માં લાગુ કરવામાં આવશે તમારે વધુ એક નાની વસ્તુ શામેલ કરવાની જરૂર છે જે ત્રીજી હાર્મોનિક્સ ટ્રિપ્લેન હાર્મોનિક્સને ઇન્જેક્શન કરી રહી છે કેમ અને કેવી રીતે હું તે કહીશ તેથી ચાલો આપણે કહીએ કે આ દરેક ફેઝ માટે કરવામાં આવ્યું છે દરેક આર્મ્સ એટલે કે તમારી પાસે ત્રણ ફેઝ માટે તેમના આર્મ્સ છે ચાલો હું ફક્ત આ ઇમ્પ્લિમેન્ટેશન પ્રથમ Ngspice સ્કીમેટીક માં બતાવીશ અને પછી હું મોડિફિકેશન પર પાછો આવીશ કે આપણે આ કરવાની જરૂર છે તો તમે અહીં gschem svpwm sch માં સ્કીમેટીક પૃષ્ઠની સીમાની અંદર જુઓ આ મારી પાસે સર્કિટ છે અને પૃષ્ઠની સીમાઓની બહાર મારી પાસે સર્કિટના કેટલાક ભાગો છે જેમ કે આ સોર્સ dc પાવર સપ્લાય અને કેટલાક ફિલ્ટર અહીં બહાર આ ખરેખર PWM સર્કિટનો ભાગ નથી કારણ કે જો મારે તેમાંથી PCB બનાવવી હોય તો મારે પૃષ્ઠની અંદરનો ફક્ત તે જ ઉપયોગ કરવાની જરૂર છે અને પછી જ્યાં આ વસ્તુઓ જોડાયેલ છે ત્યાં કનેક્ટર્સ મૂકવા પડશે તેથી મેં આ બધા બાહ્ય ઘટકો સિમ્યુલેશન હેતુ માટે મૂક્યા છે અને જે અંદર છે તે સીધા PCB બનાવવા માટે મોકલી શકાય છે હવે આ ઓપેમ્પ તેમના પ્રતીકો અને આ ઓપેમ્પ ના નમૂનાઓ idt01 sub માં છે પ્રતીકો મેં તમારા અગાઉના સોર્સ માં તમારા માટે પહેલેથી જ આપ્યા છે હવે હું આ ભાગને સમજાવું છું હમણાં માટે આ આંતરિક સ્કવેર બ્લોક તેને ભૂલી જાઓ ચાલો ફક્ત ટ્રાયેન્ગલ અને સરખામણી જોઈએ હવે આ ભાગ ટ્રાયેન્ગલ જનરેટર છે તેથી તે કંઈ નથી પરંતુ જો હું તેને વિસ્તૃત કરું ઝૂમ ઇન તેથી મારી પાસે અહીં ઓપેમ્પ છે આ કશું નથી પરંતુ એક ઇન્ટિગ્રેટર છે અને ઇન્ટિગ્રેટરના આઉટપુટની તુલના કરવામાં આવે છે હિસ્ટ્રેસીસ કમ્પેરેટર તો ચાલો આપણે કહીએ કે આપેલ બિંદુ અને સમય પર જ્યારે આ હાઈ થાય છે ત્યારે આ નીચે ઇન્ટેગ્રેટિંગ કરવાનું શરૂ કરે છે કેપેસિટરને લીધે આ ડિસ્ચાર્જ થશે અને આ વોલ્ટેજ નીચે જતા જાય છે અને જેમ જેમ તે નીચે જતા જાય છે એકવાર જયારે તે હિસ્ટ્રેસીસ નીચલા પોઇન્ટ ની મર્યાદાને પાર કરે છે ત્યારે આ નીચું જશે અને ફરીથી આ વધવાનું શરૂ થશે કારણ કે સ્ટેટ માં પરિવર્તન થાય છે હવે કરંટ પ્રવાહ આ કેપેસિટીન્સને ચાર્જ કરે છે અને આ વધશે અને પછી તે ઉપરના ટ્રિપ પોઇન્ટથી ઉપર જાય છે આ સ્થિતિ બદલાશે આ રીતે તેથી તમે આ બિંદુએ અહીં એક ટ્રાયેન્ગલ તરંગ વેવ પ્રાપ્ત કરી શકશો તમે સીમ્યુલેટ કરી શકો છો અને પછી તે ચકાસી શકો છો અને આગળ હું શું કરું છું હું આ ઓફસેટ શિફ્ટ રજૂ કરું છું હું આ ટ્રાયેન્ગલ નો ઉપયોગ કરી રહ્યો છું અને ઉમેરી રહ્યો છું હવે આપણે કહી શકીએ કે અહીં એક રેઝિસ્ટર ડિવાઇડર નેટવર્ક છે અહીં બીજું રેઝિસ્ટર ડિવાઇડર નેટવર્ક છે હું એટેન્યુએટર પોઇન્ટ બનાવી રહ્યો છું 10K નહીં 10K એક કેસમાં એક 10 1K છે ઉપલા રેઝિસ્ટર 10 1K છે આ કિસ્સામાં નીચલા રેઝિસ્ટર 10 1K છે તેથી આ થોડું વધારે મૂલ્ય હશે અને 0 ની તુલનામાં આ થોડું ઓછું મૂલ્ય હશે કારણ કે આ પોઝિટિવ અને નેગેટિવ છે અને ઉચ્ચ અને નીચલા મૂલ્યો હું આ ટ્રાયેન્ગલ માં ઉમેરવા જઈશ તેથી તે માંથી એક એડર હું આ ટ્રાયેન્ગલ લઈશ અને તેને આ ઓફસેટ માં ઉમેરીશ મને એક ટ્રાયેન્ગલ મળશે તે વાદળી છે પછી બીજામાં હું બીજો ઓફસેટ ઉમેરીશ અને મને નીચલા ટ્રાયેન્ગલ ને મળશે તેથી આ બંને ટ્રાયેન્ગલ તેમની વચ્ચે જેટલું થોડું ઓફસેટ હશે અને તે છે જે આપણે સરખામણી માટે વાપરવા માંગીએ છીએ તેથી તે પછી હું હું કંપેરેટર નો સેટ વાપરીશ અમને દરેક આર્મ માટે બે કંપેરેટર જોઈએ છે તેથી આર્મ 1 આર્મ 2 આર્મ 3 તેથી a ફેઝ માટે b ફેઝ અને c ફેઝ માટે તેથી અને ટોચ ની સ્વીચ નીચેની સ્વિચ તેથી એક માટે તમે સરખામણી કરો છો તમે ત્રિકોણ ઉપરનો ઉપયોગ કરશો અને બીજા માટે તમે ટ્રાયેન્ગલ નીચે નો ઉપયોગ કરશો ટ્રાયેન્ગલ અપ ટ્રાયેન્ગલ લો ટ્રાયેન્ગલ અપ ટ્રાયેન્ગલ લો જેમ મેં ચર્ચા કરી છે તેથી હિસ્ટ્રેસિસ સાથે તમને આઉટપુટ પર PWM મળશે જે તમે ટોચ તળિયે ટોચ તળિયે ટોચ તળિયા જેવા આપશો તેવી જ રીતે એકબીજાના આર્મ તેથી આ મૂળભૂત કાર્ય છે હવે સામાન્ય રીતે સામાન્ય PWM માં આ સારું છે સિનુસાઇડલ PWM આ સારું છે પરંતુ સ્પેસ વેક્ટર PWM માં ત્રીજો હાર્મોનિક ઈન્જેક્ટ કરવામાં આવી છે હવે શા માટે ત્રીજી હાર્મોનિક ઇન્જેક્ટ કરવામાં આવે છે આનો વિચાર કરો સમય રેખા અને સિગ્નલ મારી પાસે આ સમયરેખા છે હવે મારી પાસે આ એક્સટ્રૅમમર્યાદા છે આ 100 મોડ્યુલેશન છે આ બે મર્યાદા 100 સૂચવે છે આ રેખા ને સ્પર્શતી sine તમને 100 મોડ્યુલેશન આપશે હવે આપણે કહીએ કે મારી પાસે આની જેમ sine છે તે 100 કરતા વધારે શૂટિંગ કરી રહ્યું છે અને શું હું આને મોડ્યુલેટ કરી શકું તમે જોશો કે એકવાર આ 100 મોડ્યુલેશન પહોંચી ગયા પછી તે હવે રહેશે નહીં તે વધુ મોડ્યુલેશન તરફ જાય છે તે લાંબા સમય સુધી લિનિયર અને યોગ્ય રીત નથી PWM પ્રાપ્ત થશે નહીં હવે આપણે શું કરી શકીએ હવે આપણે કહી શકીએ કે મારી પાસે આ ત્રીજી હાર્મોનિક્સ છે ઠીક છે આ ત્રીજી હાર્મોનિક ટ્રિપ્લેન છે અને હું આનો ઉપયોગ કરીશ હું આને આ માંથી બાદ કરીશ તેથી જો ટ્રિપ્લેન થ્રી ફેઝ ની સિસ્ટમમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે તો તે અસર કરશે નહીં કારણ કે તે કરે છે તે ફરતું ફ્રેઝર પ્રદાન કરતું નથી અને તેથી જ્યારે હું તેને બાદ કરું છું ત્યારે તમે જુઓ છો કે ટોચનો ભાગ નીચે આવે છે નીચે જાય છે બાદબાકી કરે છે આના કારણે તેથી તમે જોશો કે વેવ શેપ કંઈક આકાર લે છે તેથી તમે જોશો કે આ ફક્ત 100 મોડ્યુલેશનની અંદર છે હવે આ ટ્રિપ્લેન કમપેનસિટેડ વેવ શેપ લાલ જો હું મોડ્યુલેટિંગ સિગ્નલ તરીકે ઉપયોગ કરું છું તો તે અંદર તે મૂળભૂત છે જે 100 કરતા વધારે છે અને તેથી હું આ 100 મોડ્યુલેશન શક્યતા કરતાં વધુ મેળવવા માટે સક્ષમ છું જો હું ટ્રિપ્લેન ઇન્જેક્ટ કરું તો તેથી સ્પેસ વેક્ટર મોડ્યુલેશનમાં અમે તેમાંથી વધુ મૂળભૂત મેળવવાનો પ્રયાસ કરવાની આ તકનીકનો ઉપયોગ કરીએ છીએ અને સામાન્ય સિનુસાઇડલ તમને લગભગ 100 આપશે અને જ્યાં સ્પેસ વેક્ટર PWM તેના કારણે 114 સુધી આપી શકે છે તેથી તે વધારાની માઇલેજ છે જે તમે મેળવી શકો છો તેથી જ ત્રીજી હાર્મોનિક્સ ઉમેરવામાં આવે છે તો આપણા સ્કીમેટીકમાં પાછા આવીએ સર્કિટનો આ ભાગ છે કે ત્રીજો હાર્મોનિક ઘટક કેવી રીતે ઉમેરવો તો કૅરિયર અહીં આ ટ્રાયેન્ગલ જનરેટર છે અને અહીંથી આવતા મોડ્યુલેટિંગ સંકેતો va vb vc છે હવે તે ઇનપુટ રેફરન્સ વેવ શેપ માં તે ટ્રિપ્લેન ત્રીજી હાર્મોનિક ઉમેરી શકે છે અને પછી તેને મોડ્યુલેટિંગ માટે વાપરી શકે છે અથવા તમે કેરિયરમાં જ સુધારણા ઉમેરી શકો છો અને પછી ઇનપુટ રેફરન્સ વેવ શેપ માં કોઈ સુધારણા ઉમેરી શકતા નથી એક જ બિંદુએ સુધારણા ઉમેરવાનું વધુ સરળ છે તે દરેક ત્રણેય ફેઝ માં દરેકમાં સુધારણા ઉમેરવાને બદલે તમે તેને ઉમેરી શકો છો ફક્ત કેરીઅરમાં સુધારણા ઉમેરી શકો છો અને તે જ અસર મેળવી શકો છો ચાલો આપણે ઓક્ટેવ પર જઈને આ સમજીએ મારી પાસે સ્ક્રીપ્ટ લખી છે sppwm m તેથી અહીં હું શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે છે ત્રીજા હાર્મોનિક ટ્રિપ્લેન ઇન્જેક્શન ની મૂળભૂતમાં શું અસર થાય છે અને ત્રીજા હાર્મોનિકને કારણે તમે SPPWM માં મેળવેલા ફાયદાઓ શું છે તે ડિસ્ક્રિટ કેસમાં જુઓ ઓફસેટ ના કારણે અમે tmin T02 નો સમાવેશ કર્યો હતો T0 T0 એ અનુરૂપ શૂન્ય સ્પેસ વેક્ટર કેસ સમય છે અને તે બંને બાજુઓ T02 અને T02 પર બરાબર નથી એન્વેલોપ બદલાતો હોવાથી તે બદલાય છે તેથી ત્યાં આપમેળે ત્રીજી હાર્મોનિક ચિત્રમાં આવે છે અને તેના કારણે તમને નિયમિત સાઇનસાઇડલ PWM ની તુલનામાં 14 વધુ મૂળભૂત તે વધારાના માઇલેજ મળે છે અહીં સ્ક્રિપ્ટમાં મારી પાસે પહેલો પોઇન્ટ છે જનરેટર ત્રણ વેક્ટર va vb vc જે sin2π50×t ωt 2π3 ωt 4π3 છે તો આપણી પાસે ચાર sine ત્રણ sine વેવ્સ છે તેથી ચાલો હું આને એક્ઝેક્યુટ કરું sppwm તેથી હું આ ત્રણ sine વેવ્સને પ્રથમ પ્લોટ કરું છું આ તે છે જે હું અહીં પહેલા પ્લોટ કરું છું હવે આ વેવ ના આકારને ધ્યાનમાં લો va vb vc માં થી મહત્તમ આ એન્વેલોપ હશે આ ટોર્ક એન્વેલોપ અહીં અને va vb vc ની મધ્યમાં નીચેનું એન્વેલોપ હશે તેથી તમે ઉપર નું એન્વેલોપ અલગથી લો નીચે નું એન્વેલોપ લો અને પછી તે બેની સરેરાશ લો નીચે એન્વેલોપ માં નેગેટિવ મૂલ્યો છે ટોચ નું એન્વેલોપ પોઝિટિવ મૂલ્યો ધરાવે છે પોઝિટિવ મૂલ્યો વત્તા નેગેટિવ મૂલ્યો ભાગ્યા બે અને તે આ વેવ શેપ હશે હવે આ વેવ શેપ ખરેખર ત્રીજો હાર્મોનિક છે તમે જોશો કે ત્યાં ત્રણ પીક્સ છે આપણી પાસે એક સાયકલ હોઈ શકે છે તેથી તે ટ્રિપ્લેન છે તેથી મારી પાસે અહીં ટ્રિપ્લેન છે હવે મારે આ ટ્રિપ્લેન સાથે શું કરવું છે ચાલો કહીએ કે મારી પાસે મૂળભૂત છે આ મૂળભૂત છે માઇનસ આ ટ્રિપ્લેન છે જુઓ ત્રીજો હાર્મોનિક ફરતા સ્પેસ વેક્ટરમાં ફાળો આપશે નહીં કારણ કે તમારી પાસે આ 2π 3 4π 3 ત્રણ વખત છે જો તમે કરો છો તો તે 2π બનશે અને તેથી તેમાં કોઈ ફાળો નથી ફરતા સ્પેસ વેક્ટર માટે ફાળો અને કોઈ ફેઝ ડિફરન્સ નથી તેથી તમે સુરક્ષિત રીતે ટ્રિપ્લેન હાર્મોનિક ઉમેરી શકો છો તો આ મૂળભૂત હું આ ટ્રિપ્લેન ને બાદ કરું છું શું થાય છે તેથી જો હું બાદ કરું છું તો તમે જુઓ છો કે મૂળ વેવ ફોર્મ ના દરેક મૂળભૂત માટે હું આ ટ્રિપ્લેન ને બાદ કરું છું તમે જુઓ તે આ જેવું બને છે ટોચ ફ્લેટન્ડ થઈ ગઈ છે અને પછી તમે તે જુઓ ચાલો આપણે કહીએ કે મોડ્યુલેશન નું સ્તર નીચે આવી ગયું છે તેથી એક યુનિટ ના મૂળભૂત માટે ટ્રિપલેન ઇન્જેક્શિંગ મોડ્યુલેટિંગ વેવ સાથે આવશ્યક મોડ્યુલેશન ખૂબ ઓછું છે ચાલો કહીએ 0 હવે જો આ મોડ્યુલેટિંગ રેશિયો 100 સુધી પહોંચી ગયો હોત તો પછી જે મૂળભૂત તમે ઘણું મેળવી શકતા હોત 14 વધુ તમને મળ્યું છે 114 મૂળભૂત તેથી તે અતિરિક્ત માઇલેજ છે જે તમે મોડ્યુલેટિંગ સિગ્નલમાં ટ્રિપલેન ઇન્જેક્શન કરીને અને પછી PWM કરી શકો છો તેથી તેથી જ SVPWM અથવા સ્પેસ વેક્ટર PWM પાસે તે વધારાના લાભ છે હવે કોઈ પણ આ રીતે આ ટ્રિપલેન ઇન્જેક્શન કરી શકે છે જેમ મેં કર્યું છે તેથી મેં તમામ પોઝિટિવ એન્વેલોપ ની ગણતરી કરી છે કોઈપણ સમયે va vb vc માંથી મહત્તમ નો ઉપયોગ કરીને નીચેના એન્વેલોપ માં t નેગેટિવ મેં va vb vc માંથી ન્યુનતમ વેક્ટરની ગણતરી કરી છે હવે મારે પાસે જે ટ્રિપલેન હતું તે આ બે ની સરેરાશ લો પોઝિટિવ વત્તા નેગેટિવ ભાગ્યા બે અને તે ટ્રિપલેન વેવ શેપ છે જે આપણે અહીં જોયો છે આ ટ્રિપલેન વેવ શેપ છે આ હું મૂળ સિનુસાઇડલ મોડ્યુલેટિંગ વેવના શેપ થી બાદ કરું છું હું શું કરું છું ટ્રિપલેન ઇન્જેક્ટેડ va હશે va3 જે va માઇનસ ટ્રિપલેન vb3 એ vb માઇનસ ટ્રિપલેન હશે vc3 એ vc માઇનસ ટ્રિપલેન હશે અને આ રીતે તેથી હવે va3 vb3 vc3 માં ટ્રિપલેન નો સમાવેશ થાય છે અને પછી જો તમે તે પ્લોટ કરો ટ્રિપલેન વેવ શેપ આપે છે તો તમને આ કંઈક મળે છે તેથી જો હું તેને એકલું પ્લોટકરું છું તો તમે તે જોશો ચાલો હું તેને દૂર કરું પ્લોટ t va3 t vb triple t vc3 તેથી તમે વેવ શેપ ને કંઈક આ રીતે જોશો ટોપ ફ્લેટન્ડ થવાથી જે મોડ્યુલેશન માટે વધારાની માઇલેજ આપે છે હવે કોઈ ઉમેરી શકે છે કોઈ માઇનસ કરી શકે છે મૂળ સિનુસાઇડલ મોડ્યુલેટિંગ સિગ્નલ માં થી ટ્રિપલેન ને બાદ કરી શકે છે અથવા કોઈ ટ્રાએન્ગલ કેરિયર માં ટ્રિપલેન ઉમેરી શકે છે બંને બરાબર છે તેથી એનાલોગ ઈમપ્લેમેટેશન ના કિસ્સામાં અમે ટ્રાએન્ગલ કેરિયર માં ટ્રિપલેન ઉમેર્યું છે જો તમે આ સ્કેમેટિક પર પાછા આવો અને જો હું ટ્રિપલેન સુધારણા ભાગ ને ઝૂમ કરું તો તમે જોશો કે આ ભાગ ખરેખર એક એડર છે તો તે શું કરે છે હવે ત્યાં ડાયોડ છે અને ઇનપુટ્સ એ રેફેરન્સ છે ત્રણ ઇનપુટ રેફેરન્સreference વેવફોર્મ અને આ ટોપ એન્વેલોપબહાર કાઢશે અને આ સર્કિટ નીચેના એન્વેલોપબહાર કાઢશે તેથી આ માઇનસ તેથી આ પોઝિટિવ છે આ નેગેટિવ છે તેથી હું અહીં ઉમેરી શકું છું તે ટ્રાએન્ગલ સાથે હું તે પછી તેને સ્કેલ કરીશ તેને ઉલટાવીશ તેથી આ બિંદુ સુધારેલ ટ્રિપલેન હશે હકીકતમાં તે જ છે જે મેં ઓફસેટ શિફ્ટિંગ માટે ખરેખર ઉપયોગમાં લીધું છે તેથી તે ઓફસેટ થોડી ઉપર શિફ્ટ કરવા માટે ટ્રાએન્ગલ બની જશે બીજો ટ્રાએન્ગલ તમે પ્રાપ્ત કરો છો તમે ઓફસેટ નીચે શીફ્ટ કરવાથી ટ્રાએન્ગલ મેળવો છો પરંતુ હું જે ઇનપુટ વાપરી રહ્યો છું તે ટ્રિપલેન સુધારેલું ટ્રિપલેન છે તેથી આ ટ્રાએન્ગલ ટ્રિપલેન થી સુધારેલ ટ્રાએન્ગલ મેળવવા માટે વપરાય છે અને ટ્રિપલેન થી સુધારેલ ટ્રાએન્ગલ નો ઉપયોગ બે ટ્રાએન્ગલ બનાવવા માટે થાય છે એક ઉપર અને નીચે જેનો ઉપયોગ ઓપેમ્પ મોડ્યુલેટિંગ સિગ્નલ સાથે સરખામણી કરવા માટે થાય છે અને પછી તમને PWM મળે છે હવે આપણે કહી શકીએ આનું સીમ્યુલેટ કરવાનો પ્રયાસ કરો અને વિવિધ બિંદુઓ પર વેવફોર્મ જુઓ અવલોકન કરો કે પહેલાની જેમ મારી પાસે અહીં છે edt01 sub જે વિવિધ મોડેલોને લિંક્સ કરે છે ઓપેમ્પ મોડેલ પણ તેની જ અંદર છે ચાલો હવે આપણે ટર્મિનલ પર જઈએ અને હું સ્કેમેટીક ફાઇલ માંથી svpwm net ફાઇલ મેળવવા માટે નેટલિસ્ટનો ઉપયોગ કરીશ તેથી હવે મારી પાસે નેટલિસ્ટ ઉપલબ્ધ છે cir ફાઇલ મહત્વપૂર્ણ છે તેથી હું ટ્રાંઝીએન્ટ વિશ્લેષણ કરી રહ્યો છું તે આ svpwm net ફાઇલ સહિત શામેલ છે જે હમણાં જ જનરેટ થઈ છે અને પછી હું હંમેશની જેમ કેટલાક કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ રાખું છું અને બેકગ્રાઉન્ડ રંગને સફેદ અને ફોરગ્રાઉન્ડ ને કાળો રંગ સેટ કરું છું અને પછી જયારે હું તે પરિસ્થિતિ માં જઈશ ત્યારે રેન્ડમ ક્રિયા શરૂ કરું છું તો આ હું કરીશ હું આને બંધ કરીશ અને ત્યારબાદ ngspice svpwm cir ટર્મિનલ્સ પર પાછા જઈશ તેથી તે અંદર જશે અને svpwm સર્કિટ ચલાવશે સંપૂર્ણ આખા સર્કિટ સીમ્યુલેટ કરવામાં આવશે હવે ચાલો પ્લોટ કરીએ તમે શું જોવા માંગો છો હવે ચાલો જોઈએ કે શું આ ટ્રાયેન્ગલ જનરેટ થયેલ છે ત્યાં એક n છે ત્યાં મારી પાસે એક નોડ છે ntri અને ntri3 આ ટ્રિપ્લેન કમપેનસેટર છે અને આ મૂળ ટ્રાયેન્ગલ છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને ntri અને ntri3 પ્લોટ કરીએ ત્રીજા હાર્મોનિક સાથે ત્રણ ગણો તેથી જો હું તેને ફૂંકી દઉં તો તમારે જોવું જોઈએ ચાલો હું ખૂબ જ નાનો ભાગ લઈ શકું કારણ કે આ કેરિયર છે તેથી તમે જુઓ છો કે એક સ્થિર 1 છે લાલ એક સ્થિર છે તે આપણો મૂળ ટ્રાયેન્ગલ છે અને વાદળી ધીમે ધીમે વધી રહ્યો છે અને તે ટ્રિપ્લેન કમપેનસેટર છે મને તે છોડી દેવા દો ચાલો હવે આપણે આર્મ Na અને Na બાર માં જોઈએ આ બંને આપણે ડેડ ટાઇમ ઇફેક્ટ જોઈ શકીએ છીએ તેથી આપણે ngspice એન્વાયર્નમેન્ટ પર જઈ શકીએ છીએ અને તેને પ્લોટકરી શકીએ છીએ અને ખૂબ જ નાના ભાગને જોઈ શકીએ છીએ અને તે વિસ્તૃત કરી શકીએ છીએ તેથી તમે પહેલેથી જ જોઈ શકો છો કે અલબત્ત છે આ ડિસ્પ્લે નો સમય છે જો હું કરી શકું જો હું ડિસ્પ્લે પોઇન્ટની સંખ્યામાં વધારો કરું તો તમને ખૂબ તીવ્ર વેવફોર્મ્સ મળશે અસરકારક રીતે તે સમયનો એક ભાગ છે ત્યાં કોઈ ઓવરલેપ નથી અને તે છે જે આપણા ટ્રાયેન્ગલ શિફ્ટ થવાથી તે નાનું ઓફસેટ બે ટ્રાયેન્ગલ એક ઉપર અને એક નીચે આપે છે મેં અહીં ફિલ્ટર્સનો સમાવેશ કર્યો છે એક આ આઉટપુટ nA માંથી લેતો હતો અને બીજો nAb દ્વારા લેવામાં આવ્યો હતો તેને સરળ આરસી ફિલ્ટર દ્વારા પસાર કર્યો હતો ત્યાં ફક્ત તે જોવા માટે કે ત્યાં કયા પ્રકારનાં વેવફોર્મ છે મોડ્યુલેટિંગ વેવફોર્મ શું છે અમે ટ્રિપ્લેન ને રજૂ કર્યું છે શું તે વેવફોર્મમાં ટ્રિપ્લેન હાર્મોનિક્સ માં છે પછી મેં તેને એક્ઝેક્યુટ કર્યું છે પછી હું તમને પ્લોટબતાવવા માંગું છું અવલોકન કરો કે આ nlA છે અને આ nlAb છે તેથી હું nlA માઇનસ nlAb કરીશ અને લઈશ તેથી તમે જુઓ છો કે તેમાં ટ્રિપ્લેન ભાગ ફ્લેટ ટોપિંગ અસર શામેલ છે તેથી મૂળભૂત ચોક્કસપણે ખૂબ ઊંચું હશે અને ટ્રાયેન્ગલ ની રજૂઆતને લીધે આ ફ્લેટ ટોપિંગ છે અને ડાયોડ્સને કારણે કે અમે રજૂ કર્યું છે ત્યાં કેટલીક નોનલિનિયર ઇફેક્ટ્સ આવી છે પરંતુ વ્યવહાર માં આ વસ્તુઓ માં ઘટકો ની નોન આઇડિઆલિટી ના લીધે નોન લિનિયર ઈફેક્ટહશે તેથી આ રીતે svpwm દ્વારા ઓપેમ્પ નો ઉપયોગ કરીને એનાલોગ ડોમેન સાથે પણ પરિપૂર્ણ કરી શકાય છે હું આ સ્કેમેટિક તમારી સાથે શેર કરીશ તમે તેના પર કામ કરી શકો છો અને પછી svpwm સાથે વધુ સમજ મેળવવાનો પ્રયાસ કરી શકો છો